આ લેશનમાં હું પેરામિટર ના વિવિધ સેટ કરવાની બાબત છે હવે હું અહીં જે બતાવવા માંગતો હતો તે આ ટેબલમાં છે મેં પેરામીટરની તમામ વ્યાખ્યાઓ જે રીતે તેમને મુખ્ય બનાવી છે તે સૂચિબદ્ધ કરી છે કે આપણે કાં તો ઓપન સર્કિટ અથવા અમુક પોર્ટ ને શોર્ટ સર્કિટ કરીએ અને વોલ્ટેજ થી કરંટ રેશિયો અથવા કરંટ થી વોલ્ટેજ અથવા રેશિયો વોલ્ટેજ પર લઈએ અથવા યોગ્ય મુજબ કરંટ હું જે બાબતને હાઇલાઇટ 2 એ જ છે કે તમે સમાન ક્વોન્ટિટિ માં મોટા હોઇ શકો છો પરંતુ ત્યાં વિવિધ પરિસ્થિતિઓ હેઠળ હશે દાખલા તરીકે સૌ પ્રથમ આપણે y11 પર નજર કરીએ આપણે રેશિયો I1 V1 લઈ રહ્યા છીએ જ્યારે Z11 માટે આપણે V1 I1 લઈ રહ્યા છીએ પરંતુ y11 પોર્ટ 2 શોર્ટ સર્કિટ સાથે માપવામાં આવે છે Z11 પોર્ટ બે ઓપન સર્કિટ સાથે માપવામાં આવે છે તેથી કૃપા કરીને Z11 ને 1 y11 સાથે ગૂંચવવાની ભૂલ ન કરો આ જ વસ્તુ Z22 અને y22 માટે પણ જાય છે વળી જો તમે એક્સપ્રેશન y1 એ I1 V1 છે અને g11 એ પણ I1 V1 છે પરંતુ ફરીથી તેઓ જુદી જુદી પરિસ્થિતિઓમાં માપવામાં આવે છે y11 એ પોર્ટ 2 શોર્ટ સર્કિટ સાથે છે અને g11 એ પોર્ટ 2 ઓપન સર્કિટ સાથે છે તેથી y11 g11 નથી કારણ કે તે સમાન ક્વોન્ટિટિના રેશિયો હોવા છતાં તેઓ વિવિધ પરિસ્થિતિઓમાં માપવામાં આવે છે તેથી કૃપા કરીને આ જેવી પ્રાથમિક ભૂલો ન કરો જ્યારે એક પેરામીટર સેટથી બીજામાં અથવા તે જેવી વસ્તુઓમાં રૂપાંતરિત કરો શું સાચું છે કે y1 એ I1 V1 સાથે V2 0 છે જે પોર્ટ 2 શોર્ટ સર્કિટ છે h11 એ V1 I1 સાથે V2 0 છે પણ પોર્ટ 2 શોર્ટ સર્કિટ સાથે તે એક અલગ રેશિયો છે તેથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે y11 એ 1 h11 છે તેવી જ રીતે Z11 અને g11 બંને પોર્ટ 2 ઓપન સર્કિટ સાથે માપવામાં આવે છે તેથી Z11 એ 1 g11 છે તેથી આ પ્રકારના સંબંધો તમે બનાવી શકો છો અને તમે અન્ય પેરામીટર માટે પણ સંબંધ બનાવી શકો છો પરંતુ આ પ્રકારની ભૂલ કરવા માટે ખાસ કરીને મહત્વપૂર્ણ નોંધ હવે સમગ્ર સેટ વચ્ચેનો બીજો સંબંધ તમે પહેલેથી જ જાણો છો Z પેરામિટર મૂળભૂત રીતે Y પેરામિટર નો ઈન્વર્સ નો ઈન્વર્સ છે એ જ રીતે H એ G મેટ્રિક્સનો ઈન્વર્સ છે અથવા G એ H મેટ્રિક્સનો ઈન્વર્સ છે હવે અલબત્ત જો આમાંના કેટલાક મેટ્રિસીસ ઈન્વર્સ કરી શકાય તેવું ન હોય તો તમે તેને ઈન્વર્સ કરી શકતા નથી અને મર્યાદિત વેલ્યું પેરામિટર શોધી શકતા નથી દાખલા તરીકે જો H મેટ્રિક્સ ઈન્વર્સ કરી શકાય તેવું નથી તો તમે તે ચોક્કસ સર્કિટ માટે મર્યાદિત G પેરામિટર ધરાવી શકતા નથી તેથી તેનો અર્થ એ છે કે સર્કિટ અર્થપૂર્ણ રીતે રજૂ કરી શકાતી નથી G પેરામિટર પરંતુ જો તે ઈન્વર્સ કરી શકાય તેવું હોય તમે સર્કિટનું વર્ણન કરવા માટે ચાર પૈરામીટર સેટમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો